આ કોર્સ ફોટોવોલ્ટેઇક સેલને વિવિધ એપ્લિકેશનો અને લોડ્સ માટે ઇન્ટરફેસિંગ સાથે વ્યવહાર કરે છે ઇન્ટરફેસ આ કોર્સમાં ચર્ચા અને ડિઝાઇનનો પ્રાથમિક વિષય હશે તેથી તેમાં મુખ્યત્વે સર્કિટસ પાવર ઇલેક્ટ્રોનિક સર્કિટ સામેલ હશે જે સોલાર સેલને વિવિધ લોડ્સમાં ઇન્ટરફેસ કરશે જો કે આ તમામ સર્કિટ અને એપ્લિકેશનમાં સોલાર સેલ અથવા ફોટોવોલ્ટેઇક સેલ છે આપણે ફોટોવોલ્ટેઇક સેલના ફિઝિક્સમાં અથવા ફોટોવોલ્ટેઇક સેલ બનાવવામાં વધારે જઈશું નહીં પરંતુ આપણે તેને 2 ટર્મિનલ ડિવાઇસ તરીકે જોઈશું અને આપણે એને બીજા બધા ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ ની જેમ જ દર્શાવીશું અને પરિમાણિત કરશું જેને આપણે ડાયોડ અથવા MOSFET અથવા BJT જેમ જ શેલ્ફ ખરીદી શકીએ જો કે પાછળ જોવું અને આ ફોટોવોલ્ટેઇક સેલ કેવી રીતે આવ્યો તે જોવું રસપ્રદ રહેશે ફોટોવોલ્ટેઇક સેલની ફોટોવોલ્ટેઇક અસર વિશેનો ઐતિહાસિક મત તે પછીની ચર્ચાઓને ધ્યાનમાં રાખીને રહેશે અને તે આપણને પૂર્વજોએ કેવી રીતે વિચાર્યું અને ફોટોવોલ્ટેઇક સેલ પાછળના સિદ્ધાંતો કેવી રીતે શોધી કાઢ્યા તેની આપણને સમજ આપશે અને આ આપણને અદભુત ભેટ આપી છે જે સોલાર સેલ છે આપણે ૧૯મી સદીમાંપાછા જઈએ છીએ 1839 માં તે ફોટોવોલ્ટેઇક્સ માટે શરૂ થયું એડમંડ બેકરેલ 19 વર્ષના એક નાના છોકરા એ ફોટોવોલ્ટેઇક અસર શોધી કાઢી અને તે બેકરેલ અસર તરીકે જાણીતી થઈ તેઓ તેમના પિતાની લેબમાં કામ કરતા હતા જેમાં તેમણે શોધી કાઢ્યું હતું કે એસરબિક માધ્યમમાં બોળેલા ઇલેક્ટ્રોડને જ્યારે પ્રકાશ બતાવવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોડમાંથી કરંટ પસાર થાય છે પાછળથી તેમણે સંસ્મરણોમાં પરિણામો પ્રકાશિત કર્યા અને આ ફોટોવોલ્ટેઇક અસર પરનું પ્રથમ પ્રકાશન રજૂ કર્યું તેઓ ફોટોવોલ્ટેક્સના પિતા તરીકે ઓળખાયા અને જો તમે બેકરેલ એડમંડ બેકરેલ દ્વારા બનાવેલા પ્રારંભિક ફોટોવોલ્ટેઇક સેલ્સ પર નજર નાખો તો તે એક કન્ટેનર ધરાવતું હતું અને જે કાળા રંગથી રંગવામાં આવ્યું હતું જેથી તે પ્રકાશને ફસાવે તે એક એસિડિક સોલ્યુશનથી ભરેલું હતું અને ત્યાં બે ઇલેક્ટ્રોડ હતા અને ઇલેક્ટ્રોડને સિલ્વર ક્લોરાઇડથી કોટેડ કરવામાં આવ્યા હતા તેમણે વચ્ચે એક પટલ મૂકી અને આ રીતે બાહ્ય સર્કિટને બે ઇલેક્ટ્રોડ સાથે જોડી દીધી પછી તેમણે ઇલેક્ટ્રોડ્સ પર પ્રકાશ દર્શાવ્યો અને તેમણે શોધી કાઢ્યું હતું કે પ્રકાશના ઉપયોગથી બાહ્ય સર્કિટમાંથી કરંટ વહેતો હતો તેમણે બ્લુ લાઈટ અલ્ટ્રાવાયોલેટ લાઇટ અને સૂર્યપ્રકાશનો પ્રયોગ કર્યો અને આ બધી બાબતોના તેમના નિરીક્ષણો નોંધ્યા તેથી આ પહેલો ફોટોવોલ્ટેઇક સેલ હતો જે તમે શોધી શકો છો 1839 થી 1877 સુધી આ વિષય પર વધુ કાર્ય થયું ન હતું વધારે સંશોધન કાર્ય થયું ન હતું અથવા તો ઓછામાં ઓછું અહેવાલ નથી તેથી 1839 પછીનું પહેલું પ્રકાશન 1877 માં ફોટોવોલ્ટેઇક અસરની શોધ પછીના 35 વર્ષ પછી અદમ્સ અને ડે એ રોયલ સોસાયટી ફિલોસોફિકલ ટ્રાંઝેક્શન્સ ઓફ રોયલ સોસાયટીમાં પ્રકાશિત કર્યું હતું એક્શન ઓફ લાઇટ ઓન સેલેનિયમ જ્યાં તે સેલેનિયમ ફોટોવોલ્ટેઇક સેલ વર્ણવેલ છે તેથી તેઓ ખરેખર વિલફ્બી સ્મિથની શોધને આગળ લે છે જ્યારે ઇલેક્ટ્રિક કરંટ ક્રીસ્ટલાઇન સેલેનિયમના બારમાંથી પસાર થઈ રહ્યો હતો જ્યારે બારને અંધારામાં રાખ્યો હતો તેના કરતા પ્રકાશની ક્રિયાના સંપર્કમાં આવ્યો ત્યારે તેનો રઝિસ્ટન્સ ઓછો હતો આ સિદ્ધાંત પરથી એડમ્સન અને ડે એ સેલેનિયમ ફોટોવોલ્ટેઇક સેલ બનાવ્યો તેથી તેઓએ કાચ ના સ્વરૂપનાં સેલેનિયમનો ઉપયોગ કર્યો અને તે માટે ઇલેક્ટ્રોડ્સ પ્લેટિનમ ઇલેક્ટ્રોડ્સ જોડાયેલા હતા તે કાચની નળીમાં બંધાયેલું હતું અને પ્રકાશને કાચના ઘન દ્વારા સેલેનિયમ પર પાડવામાં આવ્યો હતો અને તેઓ એ અવલોકન કર્યું હતું કે ઇલેક્ટ્રોડ્સ અને બાહ્ય સર્કિટમાંથી કરંટ પસાર થતો હતો તેથી આ સેલેનિયમ ફોટોવોલ્ટેઇક સેલ હતો 1883 માં 5 વર્ષ પછી ફ્રેટ્સે અમેરિકન જર્નલ ઓફ સાયન્સમાં સેલેનિયમ ફોટોસેલનું નવું સ્વરૂપ પ્રકાશિત કર્યું તેથી આ પ્રથમ થીન ફિલ્મ સેલેનિયમ સોલર સેલ હતો તેથી તેમણે સેલેનિયમ સોલર સેલમાં આ પ્રથમ થીન ફિલનું વર્ણન કર્યું તે મેટલ સબસ્ટ્રેટનો બનેલો છે તેમણે પિત્તળનો ઉપયોગ કર્યો હતો 25 માઇક્રોન સેલેનિયમ લેયર પીગળેલા સેલેનિયમને બે મેટલ શીટ વચ્ચે દબાવવામાં આવ્યા હતા અને ટોચનું સ્તર એક ગોલ્ડ લીફ હતું એક ખૂબ જ પાતળા અર્ધ પારદર્શક સોનાનું સ્તર જે બે કોન્ટેક્ટ્સ સાથે જોડાયેલા હતા જેની સાથે બાહ્ય સર્કિટ કનેક્ટ થઈ શકે છે અને જ્યારે સેલેનિયમ પર અર્ધ પારદર્શક મેટલ દ્વારા પ્રકાશ પડ્યો હતો ત્યારે કોન્ટેક્ટ માંથી અને બાહ્ય સર્કિટ માંથી ઇલેક્ટ્રીક કરંટ પસાર થયો હતો ફ્રીટ્સ થીન ફિલ્મ સેલેનિયમ સોલર સેલ તે દર્શાવવામાં આવ્યું હતું અને સારું પ્રદર્શન કર્યુંતેમ છતાં સંશોધનકારોને તેના વિશે શંકા હતી તેમ છતાં પ્રયોગો પુનરુત્પાદિત અને પુનરાવર્તનીય હતા તેઓ સિદ્ધાંત વિશે સ્પષ્ટ નહોતા કારણ કે તે સમયે ક્લાસિકલ ફીઝિક્સ અંતર્ગત સોલાર સેલના ઓપરેશનના સૈદ્ધાંતિક સિદ્ધાંતોનો જવાબ આપી શકાયો ન હતો 1900 માં કંઈક ક્રાંતિકારી બન્યું તે ક્વોન્ટમ મિકેનિક્સનો જન્મ હતો 17 ડિસેમ્બર 1900 ના રોજ એક જર્મન ભૌતિકશાસ્ત્રી મેક્સ પ્લાન્ક તેમણે બર્લિન એકેડેમી ઓફ સાયન્સ ફિઝિકલ સોસાયટીની એક મીટિંગમાં જાણ કરી કે તેઓ થર્મલ રેડિયેશન ઇશ્યૂમાં મુશ્કેલી અનુભવી રહ્યા હતા પરંપરાગત ક્લાસિકલ ફીઝિક્સમાંથી તેમને તેમની સમસ્યાનું કોઈ સમાધાન મળી શક્યું નહીં અને તેમણે તદ્દન નવો ખ્યાલ દાખલ કરવા માટે પ્રયત્ન કર્યો ક્વોન્ટાનો કન્સેપટ મેક્સ પ્લાન્કે આ ખૂબ પ્રખ્યાત સમીકરણ હવે પ્રખ્યાત સમીકરણ રજૂ કર્યું જ્યાં એનર્જીની માત્રા છે અને અહીં ફ્રીકવંસીના સમપ્રમાણમાં છે અને H પ્લાંક કોન્સન્ટ છે તેથી તે ક્ષણે તે સમયે એનર્જીનું ટાઈમ ડિસક્રિટ ડીસ્ક્રીટાઈઝેશન અથવા એનર્જી ઇનડીસ્ક્રિટ ફોર્મ કલ્પનાશીલ નહોતું ક્લાસિકલ ફીઝિક્સ તેને મંજૂરી આપતું ન હતું પરંતુ મેક્સ પ્લાન્ક તે સમયે અસરકારક વિચારો સાથે એનર્જી પેકેટો અથવા ક્વોન્ટાનો કન્સેપટ રજૂ કર્યો અને આ આશ્ચર્યજનક શોધ માટે પ્રારંભ હતો જે વિજ્ઞાનના કાલ્પનિક લેખકોની કલ્પનાથી પણ આગળ હતો મેક્સ પ્લાન્કના કામ એ આવતા ઘણા વર્ષો માટે ફીઝિક્સના તમામ વિકાસની પૂર્વધારણા આપી તેથી આ હતું મેક્સ પ્લાન્કનું યોગદાન તેમણે આપણને અલ્ટ્રા સ્પાવ્નની તદ્દન નવી દુનિયાની જગ્યા આપી તેથી આપણી પાસે આ ક્વોન્ટમ મિકેનિક્સ ક્વોન્ટમ મિકેનિક્સનો જન્મ 20 મી સદીની શરૂઆતમાં જ થયો હતો કોઈ 1905 માં તે સમયે પ્રમાણમાં અજાણ્યા વ્યક્તિ આલ્બર્ટ આઈન્સ્ટાઈન એ એનેલાન્ડર ફિઝિકમાં એક લેખ પ્રકાશિત કર્યો અને પછી તેમણે ફોટોન પેકેટ્સ લાઇટ પેકેટ્સ અથવા લાઈટ ક્વોન્ટા જેને ફોટોન કહે છે એ સમજાવ્યું અને આ મિકેનિઝમ પ્લેટફોર્મ દ્વારાતેમણે ફોટોવોલ્ટેઇકનો સિદ્ધાંત અથવા આખી ફોટોવોલ્ટેઇક મિકેનિઝમ સમજાવ્યું અને તે દરેક સેમિકન્ડકટર ઇન્ડસ્ટ્રી માટે પાયો નાખ્યો 1933 માં ગ્રોન્ડાહએ કામ કર્યું હતું અને કોપર ક્યોપરસ ઓકસાઈડ સોલર સેલ પર ઘણા લેખો પ્રકાશિત કર્યા હતા અને તેમણે અસંખ્ય પેપર્સ પ્રકાશિત કર્યા હતા જેમાંથી 1932માં આ વિશેષ લેખ જે કોપર ક્યોપરસ ઓકસાઈડ રેક્ટિફાયર અને ફોટોઇલેક્ટ્રિક સેલ આના ઉત્પાદન પ્રક્રિયામાં મોટી વિગતો આપે છે આ કોપર ક્યોપરસ ઓકસાઈડ સોલર સેલ તેના ઓછા ઉત્પાદન ખર્ચ નાં કારણે તદ્દન લોકપ્રિય બન્યું પછી પાછળથી 1941 માં ઓહલે સિલિકોન સોલર સેલ માટેની પ્રથમ પેટન્ટ બનાવી હતી સિલિકોન સોલાર સેલ પેટન્ટ 1941 માં બનાવી હતી તેથી તે સિલિકોન સહિત લાઈટ સેન્સીટીવ ઇલેક્ટ્રિક ડિવાઇસ હતું આ સિલિકોન સોલાર સેલની કાર્યક્ષમતા 1 કરતા ઓછી હતી એની કમર્સિયલ વેલ્યુ અથવા કમર્સિયલ ઈમ્પ્લીકેશન વધારે ન હતું પણ તે એક લેન્ડમાર્ક પોઈન્ટ હતો જ્યાં સુધી સોલર સેલ અથવા ફોટોવોલ્ટેઇક સેલ ધ્યાનમાં લેવાતું હતું તે ઇતિહાસનો ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો હતો 1954 માં ચેપિન ફુલર અને પિયર્સનએ જર્નલ ઓફ એપ્લાઇડ ફિઝિક્સમાં એક સોલર સેલ સિલિકોન સોલાર સેલ સેમિકન્ડક્ટર સોલર સેલ જેની કાર્યક્ષમતા 6 ની છે તે પ્રકાશિત કર્યું ફુલર અને પીઅર્સન બેલ લેબ્સના કર્મચારી હતા આ એક નિરીક્ષણનું ઓફશૂટ હતું કે બેલ લેબ્સ સિલિકોન ડાયોડ લાઈટની હાજરીમાં નોંધપાત્ર માત્રામાં કરંટ અને વોલ્ટેજ ઉત્પન્ન કરતું હતું જ્યારે આ પ્રથમ સિલિકોન ફોટોવોલ્ટેઇક સેલ 6 ની કાર્યક્ષમતા સાથે વિકસિત કરવામાં આવ્યો ત્યારે આ કમર્સિયલ પ્રોડક્ટ માં આગળ લાવવા આવ્યું હતું તેથી આ સિલિકોન ફોટોવોલ્ટેઇક સેલની શરુઆત હતી ત્યાર બાદ ઝડપી સુધારાઓ થયા હતા અને ત્યાર પછી તમારી પાસે સોલાર સેલ્સનાં યજમાન છે જે વિકસિત કરવામાં આવ્યા છે તેથી જો તમે ટોચનાં ત્રણ જોશો તો આ મોનોક્રિસ્ટલાઇન પોલિક્રિસ્ટલાઇન થીન ફિલ્મ સિલિકોન સોલાર સેલ મુખ્ય છે જુઓ કે મોનોક્રિસ્ટલાઇન સિલિકોન સોલાર સેલની કાર્યક્ષમતા આજે 20 છે તેઓ સૌથી કાર્યક્ષમ છે પોલિક્રિસ્ટલાઇન સોલાર સેલ લગભગ 18 જેટલું પહોંચ્યુ છે તેથી થીન ફિલ્મ સોલાર સેલ્સ પણ છે અહી સેલ્સનું બીજું ગ્રૂપ પણ છે જે રીસર્ચ લેવલ પર છે કમર્સિયલ ઇન્સ્ટોલેશનમાં નથી ગેલિયમ આર્સેનાઇડ જર્મનિયમ સોલર સેલ જેની કાર્યક્ષમતા 30 સુધીની છે કોપર ઈન્ડિયમ ગેલિયમ સેલેનાઇડ સોલાર સેલ 21 કાર્યક્ષમ કેડમિયમ ટેલ્યુરાઇડ સોલર સેલ ફરીથી 21 એમોર્ફોસ સિલિકોન સોલાર સેલ્સ 10 ની કાર્યક્ષમતા ધરાવે છે પરંતુ પ્રોડક્શન કોસ્ટ ખુબ ઓછી છે ડાય સેન્સેટાઇઝ્ડ સોલર સેલની કાર્યક્ષમતા લગભગ 11 છે તમારી પાસે ઓર્ગેનિક સોલાર સેલ પણ છે જેની કાર્યક્ષમતા 8 છે તેઓ ઓછા ખર્ચનાં સેલ્સ છે મલ્ટિફંક્શન સોલાર સેલ ઇન્ડિયમ ગેલિયમ ફોસ્ફાઇડ ગેલિયમ આર્સેનાઇડ ઈન્ડિયમ ગેલિયમ આર્સેનાઇડ તેમની કાર્યક્ષમતા 37 છે જે ઘણી વધારે છે ફરીથી આ બધા લેબોરેટરી રિપોર્ટ રીપોર્ટેજ લેવલ એ છે ભવિષ્યમાં મને લાગે છે કે કોઈ એ પેરોવસ્કાઇટ સોલર સેલ્સની શોધ કરવી જોઈએ પેરોવસ્કાઇટ એ એવું મટીરીયલ છે જે કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે સિલિકોન સોલાર સેલ્સની ટોચ પર કોટેડ હોય છે તે બીજા 5થી સુધર્યું છે ક્વોન્ટમ ડોટ સોલર સેલ્સ આ એવી વસ્તુ છે જે નજીકના ભવિષ્યમાં આવવાનું શરૂ થશે અને તેઓ ઉચ્ચ કાર્યક્ષમતાવાળા સોલર સેલ્સ હોવાનું માનવામાં આવે છે પ્રારંભિક સોલર સેલ્સ ટેલિફોન રિપીટર્સ માટે વપરાતા હતા અને સૌથી પહેલી લોકપ્રિય એપ્લિકેશન સ્પેસ એપ્લિકેશન હતી 1958 માં વેનગાર્ડ 1 સેટેલાઇટ 5 મિલીવોટનો પાવર ધરાવતા છ સિલિકોન સેલ પેનલ્સ સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો સિલિકોન સેલ્સ અહીં આ જગ્યે એક બે ત્રણ ચાર પાંચ અને છઠો પાછળ મૂકવામાં આવ્યા હતા તો આ વેનગાર્ડ સેટેલાઇટ છે જ્યારે બેટરી એ થોડા મહિના પછી કાર્ય કરવાનું બંધ કરી દીધુ હતું ત્યારે PV સોર્સ એ સેટેલાઇટના છ વર્ષથી વધુ જીવન માટે ટ્રાન્સમિટરનું સંચાલન કરવાનું ચાલુ રાખ્યું હતું આ હકીકતમાં ફોટોવોલ્ટેઇક સેલ માટે ખૂબ જ મોટી સફળતા હતી આજકાલ ફોટોવોલ્ટેઇક સેલ ઘર બિલ્ડીંગ અને સમુદાયોને પાવર આપવા છત પર લગાડવામાં આવે છે આ ફોટોવોલ્ટેઇક સેલનીવધુ તાજેતરની એપ્લિકેશન્સ છે આ તમિલનાડુ કામુધિમાં એક સ્થાન છે આ રેકોર્ડિંગ સમયે વિશ્વનો સૌથી મોટો સોલાર એરે છે તેથી આ 648 મેગાવોટનો ફિનોમીનલ સોલાર પાવર પ્લાન્ટ છે ફોટોવોલ્ટેઇક સેલ માટે 1839 થી એડ્મોન્ડ બેકરેલને ફોટોવોલ્ટેઇક અસરની શોધ કરી ત્યારથી લગભગ 180 વર્ષ લાંબી મુસાફરી છે આજે પણ જ્યારે આપણે ઘણાં છતને ઘણા સમુદાયોને પાવર આપતા ઉચ્ચ કાર્યક્ષમતાના સેમિકન્ડક્ટર સિલિકોન સોલાર સેલ્સ જોઈએ છીએ ને તમે અહીં જુઓ છો કે 640 મેગાવોટ સ્ટેશન છે તેથી હવે ફોટોવોલ્ટેઇક સેલ પાવર માટે અથવા આ ગ્રહ માટે ઇલેક્ટ્રિક પાવર સપ્લાય બનવા માટે તૈયાર છે